સ્વાગત છે તમારું આ 36માં લેકચર માં અને આજે આપણે એક નવો વિષય જોશું લીનીઅર અલ્જેબ્રા જે આ લેકચર ની શ્રેણી માં ગણો મહત્વ નો લેકચર છે અને આપણે સીસ્ટમ ઓફ લીનીઅર ઇક્વેશંસ થી ચાલુ કરશું અને લીનીઅર અલ્જેબ્રા માં એ સમજવું ગણું જ મહત્વ નું છે તો આપણે આ લેકચર માં સીસ્ટમ નું ઇનટ્રોડકશન અને સીસ્ટમ ઓફ લીનીઅર ઇક્વેશંસ નું સોલ્યુશન અને તેનું જીઓમેટરીકલ ઇનટરપ્રીટેશન ને આવરી લેશું તો અહિયાં સીસ્ટમ ઓફ લીનીઅર ઇક્વેશંસમાં આ એક જનરલ સીસ્ટમ છે જે ઇક્વેશન ના ટર્મ માં લખ્યું છે તો આ પ્રથમ ઇક્વેશન છે જ્યાં આપણી પાસે આ કો એફ્ફીશીયનટ છે a11x1અને આ કો એફ્ફીશીયનટ x2 નું a12અને એજ રીતે બીજા છે a11x1a12x2a1nxnb1 તો આ પ્રથમ ઇક્વેશન છે જ્યાં આ a11 a12 અને a1n બધા કો એફ્ફીશીયનટ છે તો આ બધા રીઅલ નંબર છે અને આ x1 x2 અને xnબધા અનનોન છે અને આ જમણી બાજુ નો b1પણ એક રીઅલ નંબર છે તો એજ રીતે આપણી જોડે બીજું ઇક્વેશન છે જેને આપણે a21 a22 અને a2n સૂચિત કર્યું છે જે x1 x2 અને xnના કો એફ્ફીશીયનટ છે અને જમણી બાજુ નું b2છે તો અહિયાં આપણી જોડે am1ઇક્વેશન છે તો આપણે m ઇક્વેશનો અને n અનનોન ગણતરી માં લીધા છે તો આપણી પાસે am1 am2 અને amn છે અને તે x1 x2 અને xnના કો એફ્ફીશીયનટ છે અને જમણી બાજુ છે bm તો આપણી પાસે 12 અને તે જ રીતે m ઇક્વેશનો છે અને x1 x2 અને xn આ બધા અનનોન છે a11x1a12x2a1nxnb1 a21x1a22x2a2nxnb2 am1x1am2x2⋯amnxnbm તો મેટ્રીક્સ ના ફોર્મ માં આપણે આ ઇક્વેશન ને આ રીતે લખી શકીએ A x બરાબર bતો Axb A a11 a12 a1n a21 a22 a2n ⋱ am1 am2 amn xx1 x2 xn b b1 b2 bm તોસીસ્ટમ ઓફ ઇક્વેશંસ એ કંસીસટન્ટ છે એ વ્યાખ્યા આપણે વાપરશુંજો તેનું ઓછા માં ઓછું એક સોલ્યુશન હોઈ તો કંસીસટન્ટ અથવા જો કોઈ સોલ્યુશન ના હોઈ તો ઇનકંસીસટન્ટ તો હવે આપણે આજના લેકચર માં જોશું કે અમુક રીતે સોલ્યુશન શક્ય છે એક તો છે કે સીસ્ટમ નું કોઈ પણ સોલ્યુશન જ ના હોઈ બીજું એ કે તેનું સોલ્યુશન હોઈ પણ એકદમ અનન્ય અને ત્રીજી શક્યતા એ કે મર્યાદિત સોલ્યુશનહોઈ હોઈએટલે અનંત સોલ્યુશન તો આ ત્રણ શક્યતાઓ છે સીસ્ટમ ઓફ લીનીઅર ઇક્વેશંસમાં અને આપણે તેનું ઇનટરપ્રીટેશન કરશુંઅને તેને ફરી મેટ્રીક્સ ના રૂપ માં લાવવા માટે તો આ સમજવા માટે સહેલું છે આપણી પાસે આ મેટ્રીક્સA છે અને આ x તો આપણે આ Aઅને આ x નો ગુણાકાર કરશું તો આપણે બીજો એક વેક્ટર મળશે જેનો પ્રથમ કમ્પોનંટ આ પ્રથમ ઇક્વેશન નો ડાબો ભાગ હશે એ વેક્ટર નો બીજો કમ્પોનંટ મળશે જયારે આપણે આ A અને xનો ગુણાકાર કરશું આ Axવેક્ટર નો બીજો કમ્પોનંટ આ બીજા ઇક્વેશન નો ડાબો ભાગ હશે અને આપણી જોડે આ જમણી બાજુ નો વેક્ટર છે b જેના કમ્પોનંટ આ છે b1 b2 b3 અને bm તો દરેક કમ્પોનંટ ને સરખાવતા આપણે આ ઇક્વેશન પર પહોચશું તો આ સીસ્ટમ માં Ax બરાબર b એ આપેલ ઇક્વેશન જેવું છે જ્યાં આપણી જોડે m ઇક્વેશનો અને nઅનનોન છે તો ચાલો હવે એક સાદો દાખલો લઈએ તો આપણી જોડે આ 𝑥2𝑦 4 એક ઇક્વેશન છે અને પછી આપણી જોડે આ બીજું ઇક્વેશન x y1 છે તો આ બે ઇક્વેશન ને ધ્યાન માં રાખીએ તો જોમેટરીકલ ઇનટરપ્રીટેશન ગણું સરળ થઇ જશે અને આપણે બીજા 4 વેરીએબલ માટે આ કોન્સેપ્ટ ને જનરલાઈઝ કરી શકીએ તો ચાલો આ ઇક્વેશન ને 1 નંબર કહીએ કારણ કે આ ઇક્વેશન ની લાઈન છે તો આપણે આને L 1 અને આને L 2 કહીએ આ બીજી લીટી નું ઇક્વેશન જે x y1 છે તો આ કેસ માં જયારે આપણે માત્ર બે વેરીએબલ x અને yને ધ્યાન માં લઈએ છે તો સીસ્ટમ ઓફ ઇક્વેશંસ કશું જ નથી પણ લાઈન નું ઇક્વેશન છે તો આપણે આ સીસ્ટમ ને મેટ્રીક્સ ના રૂપ માં પણ લખી શકીએ તો આ કો એફ્ફીશીયનટમેટ્રીક્સ છે જ્યાં આપણે પ્રથમ ઇક્વેશન માંથી કો એફ્ફીશીયનટ લઈશું જે અહિયાં 1 અને 2 છે 1 2 1 1 x y 4 1 અનનોન નું વેક્ટર એટલે આ x અને y તો આપણે આ ઇક્વેશનો ને મેટ્રીક્સવેક્ટર ના રૂપ માં લખી શકીએ અને હવે આપણે આ ઇક્વેશનો નું જોમેટરીકલ ઇનટરપ્રીટેશન કરશુ અને સોલ્યુશન જોશું તો અહિયાં x2y4 એ પ્રથમ ઇક્વેશન છે અને આપણે ધ્યાન થી જોઈએ તો આ દોરી શકીએ તો જયારે x બરાબર 0 છે અને y બરાબર 2 તો આ પોઈન્ટ છે 02 અને પછી x બરાબર 0 છે અને y બરાબર 4 તો આ પેહલું ઇક્વેશન છે અને આ બીજું x y1 અને આ લાલ લાઈન થી બતાવ્યું છે તો અહી જયારે x બરાબર 0 છે અને y બરાબર 1 તો આ પોઈન્ટ છે 10 અને પછી આપણી જોડે બીજો પોઈન્ટ હશે y બરાબર 0 અને x બરાબર 1 તો આ પોઈન્ટ 10અને આપણે આ લાઈન x y1 દોરી શકીએ તો હવે સ્થિતિ એવી છે કે તે આ પોઈન્ટ પર ક્યાંક ઇનટરસેકટ થાય છે તો ચાલો આપણે પેહલા ઇનટરસેકશન નો પોઈન્ટ ગણીએ તો જો આપણે બીજા ઇક્વેશન ને પેહલા માં થી બાદ કરીએ તો આ x કેન્સલ થઇ જશે અને પછી ૩y બરાબર 3 મળશે એટલે y બરાબર 1 થશે એટલે એ y નો કો ઓર્ડીનેટ છે અને તેને કોઈ પણ એક ઇક્વેશન માં મૂકશું તો x બરાબર 1 y મળશે એટલે 2 તો આ બે લાઈન 2 અને 1 અહિયાં આ પોઈન્ટ પર ઇનટરસેકટ થાય છે તો આપણે 2 અને 1 લખી શકીએ તો હવે સીસ્ટમ ઓફ ઇકવેશન ના સોલ્યુશન વિષે વાત કરીએ તો સોલ્યુશન એટલે એક પોઈન્ટ x y જે બંને ઇક્વેશન ને સેટીસ્ફાઈ કરે છે તો અહિયાં આ પોઈન્ટ એ લાલ લીટી પર છે અને આ બીજો પોઈન્ટ વાદળી લીટી પર તો આ પોઈન્ટ જ્યાં x છે 2 અને y છે 1 એ બંને ઇક્વેશન ને સેટીસ્ફાઈ કરે છે એ બંને લાઈન ને સેટીસ્ફાઈ કરવો જોઈએ કારણ કે તે બંને લાઈન ની ઉપર છે તો x છે 2 અને y છે 1 છે સીસ્ટમ માં અને બીજી નોંધવા જેવી વાત છે કે આ એકમાત્ર પોઈન્ટ છે જ્યાં આ બંને લાઈન ઇનટરસેકટ થાય છે અથવા આ એકમાત્ર સમાન પોઈન્ટ છે બંને લાઈન વચ્ચે તો હવે આ સોલ્યુશન છે તો આ કેસ માં આપણને એક અનન્ય સોલ્યુશન મળશે કારણ કે આ બંને લાઈન એક જ પોઈન્ટ પર ઇનટરસેકટ થાય છે તો હવે આ આપેલ સીસ્ટમ ઓફ ઇક્વેશંસ માટે બીજું કોઈ સોલ્યુશન શક્ય નથી અને આને જ આપણે અનન્ય સોલ્યુશન કહીએ છે તો આવી સ્થિતિ માં જયારે આપણે બે સાદા ઇક્વેશનો લીધા છે તો આપણને આં અનન્ય સોલ્યુશન મળે છે તો આપણે હજુ એક ઇનટરપ્રીટેશન માટે જોશું એ જ ઇક્વેશન માટે વેક્ટર ના રૂપ માં તો આપણે જોયું કે આપણી જોડે આ બે ઇક્વેશનો હતા જેને આપણે મેટ્રીક્સ વેક્ટર ગુણાકાર ના ફોર્મ માં પણ લખ્યા છે પણ આ ઇક્વેશન લખવા નો હજુ પણ એક તરીકો છે કારણ કે જો આપણે x 2 y અને બીજું x yલઈએ તો આપણે સીસ્ટમ ને આ રીતે પણ લખી શકીએ કે પ્રથમ વેક્ટર માં આમાં થી x કાઢીશું અને અહિયાં થી પણ અને બાકી બીજા ઇક્વેશન માં y ટર્મ 1 2 1 1 x y 4 1 તો 2 થી લઈને y અને પછી y અને જમણી બાજુ છે 4 અને 1 અથવા આપણે આને x લખીએ અને વેક્ટર 1 વત્તા આ વેક્ટર 2 માં થી 1 બાદ કરીએ જેના બરાબર વેક્ટર 4 અને 1 થશે આપણે આ આપેલ સીસ્ટમ ઓફ ઇકવેશન ને આ રૂપ માં લખ્યું છે જ્યાં આપણે વેક્ટર સ્કેલર મલ્ટીપ્લીકેશન જોઈ શકીએ છે અને ફરી અહિયાં વેક્ટર છે જમણી બાજુ સ્કેલર એટલે નંબર x તો હવે અહિયાં આ લખ્યું છે કે સીસ્ટમ ઓફ ઇકવેશન ભલે એ મેટ્રીક્સ ના રૂપ માં આપ્યું હોઈ અથવા આપણે તેને વેક્ટરના રૂપ માં પણ લખી શકીએ જ્યાં x ને વેક્ટર 1 1 સાથે અને y ને વેક્ટર 2 1 સાથે ગુણાકાર કરીશું તો 4 1 મળશે તો આ બીજો એક તરીકો છે આ પ્રોડકટ ને જોવાનો આ કેસ માં આપણી જોડે મેટ્રીક્સ વેક્ટર પ્રોડકટ હતો તો આપણે એ ફોર્મ પણ જોઈ શકીએ જેમાં આ x ને પ્રથમ કોલમ સાથે ગુણાકાર થાય y ને બીજા કોલમ સાથે અને એજ રીતે આપણે મેટ્રીક્સ અને વેક્ટર નો પ્રોડકટ લઈએ જમણી બાજુ આ 4 1 વેક્ટર છે x1 1 y2 1 4 1 તો હવે બીજો દાખલો જોઈએ તો આપણી પાસે છે x y1 અને બીજું ઇક્વેશન છે xy2 તો આ છે ઇક્વેશન 1 અને આ 2 તો જો આપણે આ બંને ઇક્વેશન ને દોરીએ તો પ્રથમ ઇક્વેશન ત્યાં હશે જ્યાં x બરાબર છે 0 અને y છે 1 તો આ પોઈન્ટ છે જ્યાં x બરાબર છે 0 અને y છે 1 અને બીજી લાઈન xy2 તો આ કેસ માં x એ 0 છે તો આપણને આ પોઈન્ટ y x 2 મળે છે તો આ પોઈન્ટ છે 2 0 અહિયાં અને પછી આપણે આ લાઈન દોરી શકીએ જેનો સ્લોપ 1 છે અને આ લાઈન નો સ્લોપ પણ 1 છે તો બંને ઇક્વેશનો નો સ્લોપ 1 છે તો બંને ઇક્વેશન એક બીજા ને પેરેલલ છે તો જો આપણે સીસ્ટમના સોલ્યુશન ની વાત કરીએ તો તો આ કેસ માં એ નથી કારણ કે એ લાઈનો માં કોઈ સરખું પોઈન્ટ નથી જ્યાં આપણે કહી શકીએ કે આ પોઈન્ટ આ બંને ઇક્વેશનો ને સેટીસ્ફાય કરશે કારણ કે એ ઇનટરસેકટ નથી થતી તો એ પેરેલલ લાઈનો છે અને આ કેસ માં આપેલ સીસ્ટમ ઓફ ઇકવેશંસ માટે આપણી જોડે કોઈ સોલ્યુશન નથી તો આ સાદા દાખલા થી આપણે જીઓમેટરીકલ ઇનટરપ્રીટેશન જોઈ શકીએ કે જે દર્શાવે છે કે આપણી જોડે આ સીસ્ટમ ઓફ ઇકવેશંસ માટે કોઈ સોલ્યુશન નથી તો ઇક્વેશન ના રૂપ માં સીધું જોવું હોઈ તો પ્રથમ ઇક્વેશન છે x y1 અને જો આપણે આ બીજા ઇક્વેશન નો 1 સાથે ગુણાકાર કરીએ તો આપણને x y 2 મળશે આપણી જોડે આ બે ઇક્વેશન છે x y1 અને x y 2 તો આ શક્ય નથી કારણ કે પ્રથમ ઇક્વેશન માં આપણે કહ્યું કે x 1 x અને y વચ્ચે નો તફાવત 1 છે જયારે બીજા માં આપણે કહ્યું કે x અને y વચ્ચે નો તફાવત 2 છે તો આવું શક્ય નથી કે એક પોઈન્ટ બંને ઇક્વેશનો ને સેટીસ્ફાય કરે અને જીઓમેટરીકલ ઇનટરપ્રીટેશન પણ એજ દર્શાવે છે કે બંને લાઈનો એક બીજા ને ઇનટરસેકટ નથી કરતી એટલે આપણી જોડે આ સીસ્ટમ ઓફ ઇકવેશંસ માટે કોઈ સોલ્યુશન નથી તો આ લાઈનો ઇનટરસેકટ નથી કરતી જયારે કોઈ સોલ્યુશન ના હોઈ તો હવે પછી ના ઇનટરપ્રીટેશન તરફ જઈએ જેને આપણે વેક્ટર નું ઇનટરપ્રીટેશન કહીએ છે તો આપણે ફરીથી આ ઇક્વેશન ને લખી શકીએ અથવા સીસ્ટમ ઓફ ઇકવેશંસ વેક્ટર ના રૂપ માં તો x નો 1 અને 1 સાથે ગુણાકાર કરવામાં આવશે અને y નો 1 અને 1 સાથે જમણી બાજુ નો વેક્ટર છે 1 અને 2 તો પાછલા કેસ ની જેમ જ અહિયાં વેક્ટર ને દોરીએ 1 અને 1 તો આ છે વેક્ટર 1 અને 1 અને બીજો વેક્ટર અહિયાં છે 1 અને 1 તો આ બે વેક્ટર છે અને તીજો છે 1 અન 2 x1 1 y 1 1 1 2 તો હવે સવાલ એ છે કે શુ આપણે કોઈ બીજા નંબર ને 1 1 વેક્ટર સાથે ગુણાકાર કરી ને સળવાળો કરી શકીએ અનેપછી કોઈ બીજા નંબર ને 1 1 વેક્ટર સાથે ગુણાકાર કરી શકીએ સવાલ એ છે કે શુ આપણે આ બે નો સળવાળો કરી શકીએ કોઈ બીજા નંબર નો vector 1 2 સાથે ગુણાકાર કરી ને જે અહિયાં શક્ય નથી કારણ કે આ બંને વેક્ટર એક બીજા ને પેરેલલ છે તેથી આપણે આ આ બંને વેક્ટરની સમાંતર આમાં કંઈ પણ મેળવી શકીએ છીએ પરંતુ આપણને અહીં 1 અને 2 ના દાખલા મળી શકતા નથી જે આપેલ વેક્ટર્સ આ બંને વેક્ટરની સમાંતર નથી તેથી ચોક્કસપણે આ બંને વેક્ટરના કોઈપણ સંયોજન દ્વારા અથવા આપણે તેને લીનીઅર કોમ્બીનેશન કહીએ છે અને બાદ માં આપણે આની સારી એવી કોઈ વ્યાખ્યા શોધીશું તો અહિયાં કોઈ પણ લીનીઅર કોમ્બીનેશન હોઈ આ બંને વેક્ટર નું તો એ આપણને વેક્ટર 2 માં 1 ની આપે અને અહિયાં કોઈ સોલ્યુશન નથી તો આ વેક્ટર 1 અને 2 ને બનાવવું શક્ય નથી કોલમ 1 અને કોલમ 2 ના કોઈ પણ લીનીઅર કોમ્બીનેશન દ્વારા તો આ નો સોલ્યુશન નો કેસ છે તો હવે છેલ્લા કેસ પર જૈયે જેમાં આપણે સીસ્ટમ ને x y2 અને xy 2કહીશું તો આ સીસ્ટમ છે અને જો આપણે જીઓમેટરીકલ ઇનટરપ્રીટેશન જોશું તો આપણને આ બે લાઈનો દોરવી પડશે પ્રથમ x y2 જેને અહી બ્લુ લાઈન દ્વરા બતાવી છે અને પછી જો આપણે આને દોરીએ x y તો એ બરાબર 2 થશે અને આપણને એજ સરખી લાઈન મળશે અને આ કશું જ નથી પણ એજ ઇક્વેશન છે અહિયાં જો તમે 1 ને બીજા ઇક્વેશન સાથે ગુણાકાર કરશો તો તમને એજ ઇક્વેશન મળશે તો આ બે અલગ ઇક્વેશન નથી પણ સરખું જ છે અને એક જ ઇક્વેશન છે અને એટલે જ આપણને આ રેડ લાઈન મળે છે જે બ્લુ લાઈન ઉપર છે તો તેઓ કહે છે કે આ બંને સરખી લાઈનો છે અને કોઈ પણ પોઈન્ટ લો એ બંને સરખું જ છે તો આપણે આ રેડ લાઈન પર કોઈ પણ પોઈન્ટ લઇ શકીએ જે આ બંને ઇક્વેશનો ને સેટીસફાય કરશે તો અહિયાં આપણી જોડે આપેલ સીસ્ટમ ઓફ ઇકવેશંસ ના સોલ્યુશન માટે ગણી બધી શક્યતાઓ છે કારણ કે જયારે આ બે ઇક્વેશનો આપેલા હતા ત્યારે બંને સરખા છે એ જોવું સહેલું હતું પણ જયારે વધારે ઇક્વેશનો આપેલ હોઈ ત્યારે અને દરેક વખતે એવું નથી હોતું કે આપણે શોધી શકીએ કે કયું ઇક્વેશનો કયા ઇક્વેશનો નું સંયોજન છે તો એ બધા કેસ આપણે બાદ માં જોશું પણ આ કેસ માં આપણે જીઓમેટરીકલ રીતે જૂઈ શકીએ અને હવે આ લાઈન પર કોઈ પણ પોઈન્ટ એ આપેલ સીસ્ટમ ઓફ ઇકવેશંસ નું સોલ્યુશન છે તો હવે આ કેસ છે અનંત સોલ્યુશન નું તો આપણે સોલ્યુશનની 3 શક્યતાઓ જોયી એક માં અનન્ય સોલ્યુશનહતું બીજા માં કોઈ પણ સોલ્યુશન ન હતું અને ત્રીજા માં અનંત સોલ્યુશનહતા તો ચાલો આ કેસ નું વેક્ટર ઇન્ટરપ્રીટેશન પણ જોઈએ તો આપણી જોડે આ બે ઇક્વેશનો હતા અને હવે આપણે વેક્ટ ના રૂપ માં લખી શકીએ તો આપણે x ને 1 ના એ 1 જોડે ગુણાકાર કર્યો અને ફરી આ કો એફ્ફીશયનટસ અને y ને 1 અને 1 બીજા વેક્ટર જોડે ગુણાકાર કર્યો અને જમણી બાજુ નું વેક્ટર છે 2 ને 2 તો હવે જો આપણે આ વેક્ટર ને દોરીએ તો અહિયાં 1 અને અને પછી 1 1 અને બીજો છે 2 2 તો આપણી જોડે આ ત્રણ વેક્ટર છે 1 1 1 1 અને 2 2 x1 1 y 1 1 2 2 તો હવે એ દેખાઈ છે કે આ વેક્ટર2 1 આપણને આ બધા વેક્ટરમાં થી મળી શકે છે અથવા લીનીઅર કોમ્બીનેશન માંથી ત્યાં ગણી બધી એટલે અનંત શક્યતાઓ છે લીનીઅર કોમ્બીનેશન ની આ બે વેક્ટર માટે જો આ વેક્ટર2 અને 1 મેળવવું હોઈ તો કારણ કે આ આપેલ વેક્ટરને પેરેલલ છે અને હવે અનંત શક્યતાઓ છે કઈ રીતે આ બે વેક્ટર ને સંયોજિત કરવું આ વેક્ટર2 અને 2 વેક્ટર લાવવા માટે તો વેક્ટર ઇન્ટરપ્રીટેશન માં થી પણ અને આવા કેસ માં અનંત શક્યતાઓ હોઈ છે તો ચાલો હવે નિષ્કર્ષ કાઢીએ આપણે શુ જોયું આપણે સીસ્ટમ ઓફ લીનીઅર ઇક્વેશંસ માટે 3 કેસ જોયા જે એક સીસ્ટમ માં થઇ શકે અને સીસ્ટમ નું એક યુનિક સોલ્યુશન હશે અને એ બે ઇક્વેશન વાળા કેસ માં હતું જે આપણે 2 અનનોન સાથે લીધું હતું અને ત્યાં 2 લાઈનો છે જે એક પોઈન્ટ પર ઇન્ટરસેકટ થાય છે અને આને જ આપણે યુનિક સોલ્યુશન નો કેસ કહીએ છે અને આપણે તેને ઇન્ટરપ્રીટ કરી શકીએ જયારે આપણી પાસે 3 વેરીએબલ હોઈ તો આ કેસ માં લાઈન ના બદલે આપણી જોડે પ્લેન હશે તો હવે ત્રણ પ્લેન છે અને તે એક જ પોઈન્ટ પર ઇન્ટરસેકટ થાય છે આ ત્રણ પ્લેન અને અને તેનું સોલ્યુશન છે જે યુનિક સોલ્યુશન છે અને પછી આપણે જોયું કે આ લાઈનો પેરેલલ છે દાખલા તરીકે તેઓ ક્યારેય ઇન્ટરસેકટ નથી થતી અને એજ વસ્તુ આપણે ત્રણ વેરીએબલ વાળા કેસ માં પણ ઇન્ટરપ્રીટ કરી શકીએ જ્યાં આપણી પાસે પેરેલલ પ્લેન હોઈ તો અહિયાં આપણે બીજા દાખલા માં જોયું કે લાઈનો પેરેલલ છે એટલે જ આપણી પાસે આપેલ સીસ્ટમ નું કોઈ સોલ્યુશન નથી અને ત્રીજા કેસ માં આપણે જોયું કે બંને લાઈનો સરખી જ હતી અને લાઈન પર કોઈ પણ પોઈન્ટ એ ઇક્વેશનો ના સીસ્ટમ નું સોલ્યુશન હતું તો આપણે યુનિક સોલ્યુશન નો કેસ જોયો આપણે ઇનફાઈનાઈટ સોલ્યુશન નો કેસ પણ જોયો અને કોઈ પણ સોલ્યુશન ના હોઈ એવો પણ કેસ જોયો અને આ બધી શક્યતાઓ છે જે સીસ્ટમ ઓફ લીનીઅર ઇક્વેશંસ માં થઇ શકે જયારે આપણે વિશાળ સીસ્ટમ લઈએ જેમાં m ઇક્વેશનો અને n અનનોન હોઈ પણ આપણે અહિયાં સાદા દાખલા ની મદદ થી જોયું જ્યાં આપણે માત્ર બે અનનોન લીધા હતા તો હવે પછી ના લેકચર માં આપણે વાત કરશું ક જયારે આપણી જોડે વિશાળ સીસ્ટમ હોઈ તેની સોલ્યુશન ટેકનીક વિષે અને સોલ્યુશન કઈ રીતના શોધવું અને માત્ર 2 2 વિષે જ નહિ જે અહિયાં આપણે જીઓમેટરીકલ અને વેક્ટર ઇન્ટરપ્રીટેશન માટે જોયું હતું

તો આ અમુક રેફરન્સ છે જેનો ઉપયોગ અમે આ લેકચર તૈયાર કરવા માટે કર્યો છે ધ્યાન આપવા બદલ આભાર